અગાઉના 2 વ્યાખ્યાનોમાં આપણે 2 કિસ્સા પર વિચારણા કરી છે જેમા ડેલ્ટા ફંક્શનના પોટેંન્શીઅલમાં ગતિ કરતા કણ અને ફાઈનાઈટ કદના બોક્સમાંગતિ કરતા કણ માટે શ્રોડિંજર સમીકરણનો એનાલીટીકલી રીતે હલ થઈ શકે જો કે બધા પોટેંશીઅલ હોતા નથી ઉદાહરણ તરીકે જો હું પોટેંન્શીઅલ લઉ અને તે પોટેંન્શીઅલ બાઉન્ડ સ્ટેટએ ઈન્ફાઈનાઈટ થાય આપણે કહીએ કે તે x 0 અને x L છે પરંતુ પોટેંશીઅલ વચ્ચે જો તે બદલાય ધારો કે આ રીતે અથવા આ રીતે સામાન્ય રીતે તે આર્બીટરી એટલે કે ઈચ્છાધીન રીતે આ આકારની વચ્ચે બદલાયા કરે છે તો તેના માટે હું શ્રોડિંજર સમીકરણને કેવી રીતે હલ કરું છું તો તેના માટે આપણે સંખ્યાત્મક રીતે ડીફરન્શીઅલ શ્રોડિંજર સમીકરણનું ઈન્ટીગ્રેશન કરવું પડશે તો તેના માટે સૌ પ્રથમ સૈધ્ધાંતિક રીતે હુ શ્રોડિંજર સમીકરણને હલ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીશ જે એક બીજા ક્રમનુ ડીફરન્શીઅલ સમીકરણ VxψEψ છે આ આઈગન વેલ્યુનું સમીકરણ છે એટલે કે અહી આપણે અમુક બાઉન્ડ્રી કન્ડીશન સંતોષવી પડશે તો જ ઉપાય સ્વીકાર્ય થશે તો આપણી પાસે હાલ શ્રોડિંજર સમીકરણ 22m VxψEψ છે મારે પહેલા નંબરની કેટલીક બાઉન્ડ્રી કન્ડીશન કઈ રીતે સંતોષાશે તેની વાત કરી બીજુ વેવ ફંક્શન x સતત છે અને ત્રીજુ જ્યાં સુધી આપણે ના જઈએ ત્યાં સુધી સતત છે તો ત્રણેય શરતો સંતોષવી પડશે અને પછી બધુ જ એક સાથે મળી ને આપણને આઈગન એનર્જી આપે છે તો હવે આપણે અહીં શું કરવાની જરૂર છે તો અહી આપણે આ સમીકરણને ઉકેલી અને બાઉન્ડ્રી કન્ડીશનને સંતોષશુ અહીં એક વાત ની નોંધ લો કે ψ અને બંને સતત છે આ વ્યાખ્યાનમાં આપણે એક સરળ સમસ્યા પર ધ્યાન કેન્દ્રિત કરીશું જ્યાં 00 અને L0 જેના દ્વારા આપણે સમસ્યાને વધુ સારી રીતે સમજી શકાશે તો આ V→∞ જેટલી બે બિંદુએ ઈનફાઈનાઈટ વોલ માટેની સમસ્યા કે જે 0 અને L વચ્ચેના બહારના ભાગમા તે ઈનફાઈનાઈટ થશે V જે કોઈ એક આકાર છે આ ધાર પર ψ 0 અને બીજી ધાર પર ψ0 છે તો આપણે તેની વચ્ચે ઉકેલ શોધવો પડશે તેથી ડીફરેન્શીઅલ સમીકરણોના સંખ્યાત્મક ઉકેલ જે ખરેખર આપણે શોધવાના છીએ તો તેના માટે આપણે આકાર અપડેટ કરવા માટે અને નુ ઈન્ટીગ્રેશન કરવાનુ શરૂ કરીએ તો આ એક પધ્ધતિ આ કિસ્સામાં હોઈ શકે છે જેમા બંને બાજુઓ પર ψ0 છે ψ અને L બંને શુન્ય થશે આ x0 અને xL છે તેથી આ આકાર 00 થી બનવાનુ શરૂ થશે અને 0 બરાબર કોઈક ફાઈનાઈટ સંખ્યા ધારો કે ચાલો આપણે તેને એક કહીએ તે એક કોન્સટન્ટ છે તો હવે હુ જે કરીશ એ તમે જોઈ શકો છો અહી ને ψ0 દ્વારા દર્શાવેલ છે અહી તેના પછીના બિંદુની કિંમત પરથી સ્લોપ શોધી શકીએ છીએ તેથી શ્રોડિંજર સમીકરણ 2m2V0 E મા જો અને ψ જાણતા હોઈએ તો મેળવી શકીએ છીએ તો આ બિંદુની ડાબી બાજુએ x0 મળે છે હવે તેમા હું સુધારો કરું અને લખું પછીના બિંદુએ એટલે કે i1 ψiΔx થશે અને હું માં પણ સુધારો કરુ અને પછીના બિંદુએ i1 iΔx થશે જો આપણે x જાણતા હોઈએ તો આપણે અને શોધી શકીએ છીએ એકવાર હું આ કરું તો આ જગ્યાએથી હું બધુ જ મેળવી શકું છું આ જ રીતે આગળના ઉકેલો મેળવી શકાય છે કારણ કે હું અહીં ટર્મને ફક્ત પ્રથમ ક્રમ સુધી જ રાખું છું હવે અહી મારે ખાતરી કરવી પડશે કે બીજા ક્રમમાં આ Δx ખરેખર નાનો છે અને પછી જ્યારે આપણે આ પ્રક્રિયા શરૂ કરીશું ત્યારે તેની અવગણના થઈ શકે છે તેથી આ કેસમા આપણે પ્રથમ એ કેસ લઈએ જ્યાં ψ બંને બાજુએ x 0 x L પર દુર થઈ જશે તેથી x 0 પર 00 0 જે કોન્સટન્ટ બરાબર થશે તો ચાલો આપણે તેને C તરીકે લખીએ મેં આ અગાઉ લખ્યું હતું અને xL સુધી ઉકેલ મેળવ્યો હતો હવે બાઉન્ડ્રી કન્ડીશન L0 થવા માંગે છે હવે યાદ રાખો જ્યારે હું ψψx0 થી પ્રારંભ કરું છું ત્યારે હું એક ઉકેલ કરી રહ્યો છું અને ઉકેલ E પર આધારિત છે તો પ્રશ્ન એ થાય કે તે શું થયું કારણ કે મારી પાસે 00 00 હતું પરંતુ કોઈ એક બિંદુએ છે જે 2m2V0 E તરીકે આપવામાં આવે છે તેથી E આધાર રાખીને આપવામાં આવે છે અને હું આ ત્રણેયનો ઉપયોગ મારો ઉકેલ આગળ વધારવા માટે કરું છું તેથી જ્યાં સુધી મારી પાસે ખરેખર તે આઈગન વેલ્યુ નથી ત્યાં સુધી ψ એ 0 થશે નહીં તો શું થઈ શકે ઉદાહરણ તરીકે જો હું ઉકેલ બનાવું તો એક ઉકેલ આવો કંઈક હોવો જોઈએ જે લીલા રંગમા બતાવેલ છે પરંત આ સ્વીકાર્ય નથી હવે આ કોઈ એનર્જી E છે બીજા ઉકેલ માટે પણ આવું જ કઈંક થઈ રહ્યું છે જે કોઈક એનર્જી E માટે છે પરંતુ ચોક્કસ E ના લખાય ત્યાં સુધી તે ઓછામાં ઓછા શુન્ય તરફ જાય છે અને તે સ્વીકાર્ય છે તેથી જો કેટલાક E માટે તે સ્વિકાર્ય છે જે E ની આઈગન વેલ્યુ આપે છે અને તે આઈગન ફંક્શન તરીકે ઉકેલ મળે છે ત્યારબાદ તમે E ની કિંમત જેમ જેમ વધારો છો તેમ ને તેમ વધુ ને વધુ સ્ટેટ શોધી શકો છો કારણ કે 0 અને l ની વચ્ચે આ પાર્ટીકલ બાઉન્ડ થયેલા છે તેનો અર્થ એ છે કેઆ કિસ્સામાં સીમા V→∞ની બહાર ઈન્ફાઈનાઈટ સ્ટેટ શોધી શકાય છે આમ તમે E ઉપર સ્કેનિંગ ચાલુ રાખી શકો અને વધુ અને વધુ સ્ટેટ શોધી શકો તેથી લાક્ષણિકતા નો ઉપયોગ કરીને શ્રોડિંજર સમીકરણના ઉકેલ માટે બીજી રીત ધ્યાનમાં લઈ શકાય છે અને આ કિસ્સામાં આપણી પાસે ψ 0 Lસૌ પ્રથમ ઈન્ટીગ્રેશન કરવાનુ ચાલુ કરો અથવા x 0 થી જમણી તરફ ઉકેલ મેળવવાનુ ચાલુ કરો જ્યાં લખવાનો અર્થ x 0 છે તેથી તમે 00 થી શરૂ કરી શકો છો અને 0 બરાબર અમુક સંખ્યા થશે અને પછી તમને ψ માંથી ને જાણી શકો છો વળી આ ઈન્ટીગ્રેશન કોઈ ચોક્કસ બિંદુ x થી શરૂ કરો ધારો કે તે ચોક્કસ બિંદુx0 છે હવે xx0 સુધી બીજુ ઈન્ટીગ્રેશન કરવાનુ ચાલુ કરીએ જે xL થી ડાબી બાજુએ છે તેથી તમે શું કરો છો તો તમે ને xL પર લો જે ψ x L 0 થશે અને તે કોઈ અચળાંક C થી થશે હવે ફરીથી xx0 સુધી ડાબી બાજુએથી ઈન્ટીગ્રેટીંગ કરવાનું શરૂ કરીએ તો આપણે પોટેંશીઅલ માટે આપણે અહીંથી નિરાકરણ કરવાનુ શરૂ કરીશું તો ચાલો આપણે કહીએ કે આ તે છે જે આ બાજુથી બહાર આવે છે અને આપણે જમણી બાજુથી ઉકેલ મેળવવાનુ શરૂ કર્યું છે પરંતુ તે અન્ય પરિસ્થિતિ સાથે મેચ થતુ હોવુ જોઈએ જે હું લાલ રંગ દ્વારા અહી બતાવીશ તો આપણે એવુ કરવું જોઈએ કે xx0 પાસે તે મેચ થાય તો તેનો અર્થ શું થાય તો તેનો અર્થ એ થયો કે સ્વીકાર્ય સમાધાન માટે કોઈપણ ψ સતત છે એટ્લે કે ડાબી બાજુ xx0 થી જમણી બાજુથી ψxx0 ની બરાબર હોવી જોઈએ અને સતત છે તેથી તમારી પાસે ડાબી બાજુ xx0 થી જમણી બાજુ xx0 થી બરાબર થાય છે તો હવે આપણે શું કરશું કે બે ઉકેલો એક્બીજા સાથે જે મેચ થતા હતા તેને કોઈ પદ સાથે ગુણાકાર કરી અને પછી ના મૂલ્યોની તુલના કરીએ તો ચાલો આપણે એક ચિત્ર બનાવીએ અને તમારી પાસે ડાબી બાજુથી એક ઉકેલ આવે છે અને જમણી બાજુથી આવતો ઉકેલ આવો કંઈક હોઈ શકે છે હવે ચાલો જોઈએ કે તે આ જગ્યાએ છે જ્યાં આપણે મેચ કરી રહ્યા છીએ તે xx0 પાસે છે વળી આપણે જુદા જુદા ઢાળ સાથે શરૂઆત કરી હતી જેની સાથે પ્રથમ વેવ ફંક્શન મેચ થતુ ના હતુ તેથીઆપણે જે કરવાની જરૂર છે તે જમણી બાજુને તે પદ સાથે ગુણાકાર કરવાની જરૂર છે હવે હું right લખી શકું છું જે rightxleftx0rightx0 લખી શકાય છે જે આની સાથે મેચ કરશે તેથી આ તે કર્વને આ વાદળી રંગનું બનાવીશ તેને લાલ રંગથી લખીશ તેથી મેંrightnewxrightxleftx0rightx0 તરીકે લખ્યુ છે જે હવે પછીનુ સ્ટેપ છે જો leftx0 એ જેવુ જ હશે તો તે C છે જે જમણી બાજુ મળે છે જો તે ન હોય તો બીજી બાજુ ઉપાય સ્વીકાર્ય નથી જો બંને સમાન હોય તો આપણને આઈગન એનર્જી મળે છે વળી કેટલીક એનર્જી માટે તે સમાન છે અને જો આ બધા ને ફરીથી ગોઠવીએ તો પણ બધી જ એનર્જી માટે આઈગન એનર્જી સમાન થશે નહી આ રીતે આઈગન વેલ્યુ અને આઈગન ફંક્શનને બે જુદી જુદી રીતે શોધવાની એક રીત છે જેમા એક ખાતરી કરો કે વેવ ફંક્શન બધે સરળ છે એનો અર્થ એ કે ψ અને એક જ છે પછી ભલે હું કોઈ બાજુ વેવ ફંક્શનના ફોર્મનુ ઈન્ટીગ્રેશન કરીશ અને બીજી હું એક બાઉન્ડ્રી સ્થિતિથી શરૂ કરીને આપણે સરળ વેવ ફંક્શન બનાવું છું અને ખાતરી કરો કે તે બીજી બાઉન્ડ્રી શરત પણ સંતોષ છે તે બંને સ્વીકાર્ય રીતો છે હવે આપણે કેટલીકવાર તેનુ કમ્બાઈન કરીએ છીએ તેટલું જ નહીં બધા સમય ની સાતત્યતા અને ની સાતત્યતાને એક સ્થિતિમાં જોડે છે જે લોગેરીધમીક ડેરીવેટીવ તરીકે ઓળખાય છે તેથી આ કિસ્સામાં હવે આપણે x0x0|left લખીએ અને તેની તુલના x0x0|rightદ્વારા કરીએ હવે તપાસો કે તે બરાબર છે હવે જો તે કેટલાક E માટે સમાન છે તો આપણને આઈગન એનર્જી E મળે છે જો આ ના મળે તો બીજી કેટલીક એનર્જી લઈ અને તેને તપાસો તેથી આપણે એનર્જી પર સ્કેન કરી શકીએ છીએ તો આ શું થાય છે તે જોઈ શકીએ છીએ તેથી આ તે બે પદ્ધતિઓ છે જેનો ઉપયોગ આપણે આપેલ સમસ્યાની આઈગન ફંક્શન અને આઈગન એનર્જીની ગણતરીમાં કરીએ હમણાં મેં કહ્યું હતું કે આ એવી સમસ્યાઓ પર ઉદભવતા હોય જ્યાં પોટેંશીઅલ x0 અને xL વચ્ચે કંઈપણ હોઈ શકે પરંતુ તે વિસ્તારની બહાર હશે તેથી તે વેવ ફંક્શન હંમેશાં બે સીમાઓ પર શુન્ય થશે હવે શ્રોડિંજર સમીકરણ 22mVxψEψ છે હવે અને m જે બંને ખુબ જ નાનુ છું હવે અહીં સુક્ષ્મ વિશ્વને જો ધ્યાને લઈએ તો ડીસ્ટન્સ અને એનર્જી 1 ના ક્રમમાં છે તેનો અર્થ એ કે આપણે ૧૦ ૩૬ ૧૦ ૧૯ આ જ ક્રમમાં એકમો બદલીએ છીએ પરંતુ કમ્પ્યુટરમાં પ્રોગ્રામ કરવાનું ખૂબ મુશ્કેલ હશે તેથી આપણે ઉદાહરણ તરીકે જે કરીએ છીએ આ કિસ્સામાં આપણે હાલમાં જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ તે છે કે આપણે લેન્થના માપન દ્વારા કરીશુ તે પોટેંશેલની પહોળાઈ છે અને એનર્જી માપન જે 2mL2બને છે તેથી લંબાઈના માપનને 2mL2 રાખી શકીએ છીએ જે ડાઈમેન્શનલી રીતે યોગ્ય છે તો ચાલો આ માટે શ્રોડિંજર સમીકરણ ફરીથી લખીએ તેથી જ્યારે આપણે તે કરીએ છીએ ત્યારે આપણને 22md2dx2VxψEψ મળે છે હવે આ સમીકરણને L સાથે ગુણાકાર કરીએ જેને L2 દ્વારા ભાગીએ તેથી d2d2VxxEψ પાસે 12 2mL2 સમીકરણ મળશે 2mL2 મેળવવા માટે 12d2dxL2Vx2mL2 ψxE2mL2 ψ કરો જેને આપણે yxL EE2mL2 અને VV2mL2 સમીકરણને 12d2ydy2V ψyE ψ સમીકરણ ફરીથી લખીએ અને તે આ ડાઈમેન્શનલેસ ક્વોન્ટીટીમાં મારું સમીકરણ છે હવે હું y માટે 0 અને 1 વચ્ચેના અને x માટે 0અને L ની વચ્ચે લઈ શકું છું ક્વોન્ટમ મિકેનિક્સમાં અથવા એટોમીક ક્વોન્ટીટીમાં L યાદ રાખો જે એંગસ્ટ્રોમ્સ એટલે કે 10 10 મીટરના ક્રમમાં હોઈ શકે છે હવે હું y ને 0 થી 1 ની વચ્ચે બદલી શકું છું તેથી હું y ની વૃદ્ધિને 0 1 ના ક્રમમાં લઇ શકું છું અને હવે જો હુ x ની દ્રષ્ટિએ તે જ કરવા માંગુ છું તો તે વધુ મુશ્કેલ હશે કારણ કે આંકડાકીય રીતે તે અસ્થિર છે તેથી હવે આપણે સમીકરણનું ઈન્ટીગ્રેશન કરવા માટે સમર્થ છીએ તો હવે ફરીથી હું આ બોક્સ લઇશ જે પોટેન્શીઅલની વચ્ચે રહેલા છે આપણે હવે 2mL2 ના એકમોમાં આપેલ છે સમીકરણને આપણે 12d2ydy2V ψyEψ છે આપણે ψ 0 થી જે પ્રારંભ કર્યું તે સંખ્યા બનવા જઈએ આપણે તેને 1 કહીએ અને પછી ઈન્ટીગ્રેશન કરીએ તેથી આપણે શું કરીશું કે આપણે આ આખી વસ્તુને નાના ઈન્ટરવલ Δx માં વહેંચીશું આમ Δx કે તેથી વધુ 0 005 બિંદુના ક્રમમાં હોઈ શકે છે કેટલાક ખૂબ જ ઓછી સંખ્યામાં મળે છે તેથી હું ψ અને 1 થી શરૂ કરીશ અને શ્રોડિંજર સમીકરણ જે 2V E આપણી પાસે છે તો ψΔx એ 00Δx થશે Δx10 કે જે શુન્ય થશે જે x થશે હવે હું તેને Δx2mVΔx EψΔx લખી શકુ છું અહીં એક ચક્ર પૂર્ણ થયું હવે હું તે પછીના સ્ટેપ પર જઈ શકું છું અને 2ΔxψΔxΔxΔx લખી શકું છું જેની આપણે પહેલાથી જ Δx પર ગણતરી કરી છે તો x અને 2Δx જે હવે અપડેટ થયેલ સમીકરણ 2V2Δx E2Δx છે આ બીજી સાઈકલ પૂર્ણ થઈ હવે હું ઉકેલ તેનાથી વધારે ઉકેલ મેળવી શકુ છું તો હવે હુ i1ii Δx લખી રહ્યો છું હું i1 તરીકે લઈ અને સમીકરણ ii Δx લખી રહ્યો છું અને એકવાર i1 મળે છે જેને અપડેટ કરી સમીકરણ i1 લખી શકુ છું જે i1 2Vxi1 E બરાબર થશે અહી એક વાત ની નોંધ લો કે આપણે અત્યારે E પર આધારિત છીએ અને આ જ રીતે હું જુદા જુદા બિંદુઓ પર ઉકેલ મેળવી શકુ છું કે જે બીજી બાજુ x L પર હોય અને પછી તપાસો આપણે ધારીએ કે તે છે અને છેલ્લુ બિંદુ N કહીએ કે જે શુન્ય બરાબર થાય આ કિંમત શુન્ય છે તેવુ આંકડાકીય રીતે મેળવવું ખૂબ મુશ્કેલ છે તો હવે આપણે શું કરીશુ કે N જે અમુક સંખ્યા કરતા ખૂબ ઓછી છે ચાલો આપણે માનીએ તે 10 3 અથવા 10 4 છે તમારે આ સ્થિતિ માટે તે સમયે આઈગન એનર્જી મેળવાની છે હવે જે આઈગન એનર્જી તમને મળે છે તે એનર્જી તમે એક વાર શોધી પછી તમે જુદા જુદા i1⋅⋅⋅⋅N માટે iપણ જુદા જુદા બિંદુએ ની દરેક બિંદુ માટે કિંમત મેળવી શકો છો હવે તમે ને નોર્મલાઈઝ કરી શકો છો જે 0L2dx મળે છે જે બીજુ કંઇ નહીં પરંતુ i1Ni2Δx છે જે તમને કોઈ સંખ્યા આપે છે ચાલો આપણે CN કહીએ પછી inew જે ψ ની ગણતરી તમે અગાઉ કરી iCN થશે જે તમને નોર્મલાઈઝ વેવ મળશે જે આપેલ કિસ્સામાં વેવ ફંક્શન શોધવા માટેની એક રીત છે પદ્ધતિ 2 કે જે આપવી જરૂરી નથી પરંતુ હું અહી તમને તે આપી રહ્યો છું કારણ કે તે એવા કિસ્સાઓની જરૂર પડશે જે આવતા વ્યાખ્યાનોમાં તેની જરૂર પડશે તો પદ્ધતિ 2 માં તમે ખરેખર એક બાજુથી ઉકેલ મેળવવાનુ શરૂ કરો છો અને તમે બીજી બાજુથી થી પણ ઉકેલ મેળવવાનુ શરૂ કરો છો જેને તમે લોગેરીધમીક રીતે x0 પર મેચ કરો જે તમને આઈગન વેલ્યુ આપે છે તો હવે આપણે પોટેંશીઅલની વચ્ચે આપણી પાસે L0 છે જેનુ આપણે ઈન્ટરવલ x0 થી x0 સુધી કરીશું અને તેને ફરી નાના ભાગમા વહેચશું અને ત્યારબાદ i1i Δx સમીકરણ લખી શકીએ છીએ હવે આપણે જે અગાઉ સ્ટેપ કરેલા હતા તે ઈન્ટીગ્રેશન x0 થી x0 સુધી હતું જે આપણું અંતિમ બિંદુ N છે ત્યારબાદ તમે ડાબી બાજુએ જાઓ છો તમને N 1ψજે શુન્ય છે N Δx મળશે જ્યારે તમે N મુલ્યને ધારો છો ત્યારે Δx છે જેના દ્વારા તમને N 1N NΔx અને પછી અપડેટ કરો વળી x0 પાસે તપાસ કરી શકો છો જેમા |left બરાબર |right હશે સમીકરણ 10 310 4દ્વારા સમીકરણ તપાસી શકીએ છીએ અને એક વાર જો તમને જવાબ મળી જાય તો તેના દ્વારા તમે આઈગન વેલ્યુ E ની કિંમત મેળવી શકો છો આમ E માટે જ્યારે આવું થાય છે ત્યારે તમને આઈગન એનર્જી અને તેને અનુરૂપ મળ્યા હવે આ ને યોગ્ય કરવા માટે આપણે ઉકેલ મળશે આ સુનિશ્ચિત કરશે કે હવે વેવ ફંક્શન x સાથે મેચ થાય છે પછી તમને સતત વેવ ફંક્શન મળે છે આ એક ખુબ જ વિશિષ્ટ પ્રકારની સમસ્યા છે જ્યાં વેવ ફંક્શન બે સીમાઓ પર અદૃશ્ય થઈ જાય છે અને પછી વેવ ફંક્શન કઈ રીતે શોધવું અને આઈગન એનર્જી તેના પરથી કઈ રીતે શોધવી એ પ્રશ્ન છે તેથી નિષ્કર્ષ પર આપણે શીખી શકીએ કે શ્રોડિંજર સમીકરણને ખૂબ જ વિશિષ્ટ સમસ્યા માટે ઈન્ટીગ્રેશન કરવાનું થાય છે જ્યાં x≤0 માટે Vx∞ અને x≥L માટે V જે તે x અને x૦ ની વચ્ચે હશે તેથી 00 છે અને તેવું L છે હવે આપણને સમાધાન શોધવાનો એક રસ્તો મળ્યો આપણે હવે પછીનાં વ્યાખ્યાનમાં એવા કેસો પર વિચાર કરીશું કે જ્યાં તે આ સીમાઓ પર નાશ પામતું નથી પરંતુ તે બધી રીતે આગળ વધે છે અનંત પરિસ્થિતિ માટે ઉકેલો શોધીશું